પ્રયોગશાળા નિદર્શન કોમ્બિનેશન સેટ સ્લિપ ગેજ સાઈન બાર એન્જિનિયરિંગ મેટ્રોલોજી કોર્સમાં તમારું ફરીથી સ્વાગત છે અહીંયા આપણે પ્રયોગશાળા નિદર્શનના સત્રમાં છીએ તો હવે પછી સાધન જે મેં લીધું છે તે છે કોમ્બિનેશન સેટ કોમ્બિનેશન સેટ તે ત્રણ મોટા સાધનોનું સંયોજન છે નંબર 1 પ્રોટ્રેક્ટર હેડ નંબર 2 સેન્ટર હેડ નંબર 3 સ્ક્વેર હેડ તેથી આપણી પાસે ત્રણેય હેડ અહીંયા છે તેથી પહેલા આપણે અહીં પ્રોટ્રેક્ટર હેડ જોડ્યું છે તેથી કોમ્બિનેશન સેટમાં ત્રણ મુખ્ય સાધનો છે આ પ્રોટ્રેક્ટર હેડમાં સ્ટોકની અંદર ફરી શકે તેવો ટરેટ શામેલ છે આ ફરી શકે તેવો ટરેટ છે જે સ્ટોકમાં રાખવામાં આવે છે અને ટરેટ એક કોણીય સ્કેલ ધરાવે છે જે ડિગ્રીમાં માપાંકિત કરેલ હોય છે આ સ્ક્વેર હેડ જેવું જ છે પરંતુ પ્રોટેક્ટર હેડ પણ માપપટ્ટી સાથે સ્લાઇડ કરી શકે છે તે સ્લાઇડ કરી શકે છે તમે અહીં જોઈ શકો છો જેથી તે સ્લાઇડ કરી શકે ખરેખર તે અહીં ફરી શકે છે સ્લાઇડ રુલ પણ સ્લાઇડ કરી શકે છે બરાબર સ્ક્રુ ચુસ્ત થઈ ગયો છે હું આ સ્ક્રૂને ઢીલો કરીશ અને તે અહીં સ્લાઇડ કરી શકે છે બરાબર તેથી પ્રોટ્રેક્ટરની બ્લેડ જોબ સામે મજબૂત રીતે પકડી રાખવામાં આવે છે અને ખૂણો સીધો સ્કેલ ઉપર વાંચી શકાય છે સ્પિરિટ લેવલ કેટલીકવાર કોમ્બિનેશન સેટ સાથે આપવામાં આવે છે અહીં સ્પિરિટ લેવલ ખરેખર કામ કરતું નથી કારણ કે આપણી પાસે તેમાં સ્પિરિટ નથી પરંતુ તે સ્તરને જોવા માટે આપવામાં આવે છે જ્યારે પણ આપણે સપાટીનું સ્તર જોવાની જરૂર હોય ત્યારે પ્રોટેક્ટરનો ઉપયોગ ઇચ્છિત જે કાંઈ પણ જરૂરી હોય તેવા જોબ પરના કોણનું વિચલન નક્કી કરવા માટે કરી શકાય છે પરંતુ પ્રોટ્રેક્ટર પહેલા યોગ્ય ખૂણા પર સેટ થાય છે અને પછી સ્થિતિમાં લોક થાય છે હવે તેને પછી બનાવેલા ખૂણા સાથે જોબની સપાટી પર પકડી રાખવામાં આવે છે ફીલર ગેજ દાખલ કરીને ઇચ્છિત એંગલમાંથી કોઈ પણ વિચલનની ચકાસણી કરી શકાય છે તેથી હું માત્ર બરાબર કરીશ આ હવે શૂન્ય ડિગ્રી પર બરાબર લોક થઈ ગયું છે આ લોકીંગ સ્ક્રૂ છે બરાબર અને જ્યારે હું તેને અહીં લોક કરું છું ત્યારે હું તેને યોગ્ય રીતે ખસેડી શકતો નથી હું ખરેખર તેને ખસેડી શકતો નથી તે નક્કર નથી બરાબર તો હવે આ એક પ્રકારની માપપટ્ટી છે પરંતુ જો મારે કોઈ કોણ માપવાની જરૂર છે તો હું આ સ્ક્રૂ કરીશ હું આને ઈચ્છા પ્રમાણે કોણ પર ફેરવી શકું છું દાખલા તરીકે મારે તેને 90 ડિગ્રી ફેરવવાની જરૂર છે અહીં આપણી પાસે માપાંકન છે જો હું તેને અહીં 90 ડિગ્રી પર નિશ્ચિત કરું છું તો પછી હું તેને લોક કરું છું હવે આ ખૂણો 90 ડિગ્રી છે અને તે સ્ક્વેર હેડ તરીકે કામ કરી શકે છે બરાબર પરંતુ આ ઉપકરણોનો મોટો ઉપયોગ એ છે કે આપણે કોણને માપી શકીએ છીએ હમણાં પૂરતું મારી પાસે આ વર્કપીસ અહીં છે જે ખરેખર ડસ્ટર છે અહીં ડસ્ટરનો આગળનો ફોમ દૂર કરવામાં આવ્યો છે અને આપણી પાસે કાંઇક ખૂણો છે અને હું કોણ માપવા માંગુ છું તો આ શું છે જો હું આને 0 સાથે ગોઠવું તો આ 0 છે 0 સાથે સુસંગત છે ચાલો હું તેને લોક કરીને અહીં કોઈ શૂન્ય ભૂલ શોધી શકું છું તેથી 0 યોગ્ય રીતે 0 સાથે સુસંગત છે અને અહીં કોઈ શૂન્ય ભૂલ નથી બરાબર તેથી હવે હું મારી જોબ અહીં મૂકીશ જેનો ખૂણો મારે માપવાની જરૂર છે હું અહીં સપાટી સાથે બંધબેસતું કરવા માટે કોમ્બિનેશન હેડના પ્રોટ્રેક્ટરને ફેરવીશ તમે જાણો છો કે તે સપાટી સાથે યોગ્ય રીતે ગોઠવાયેલ છે તે અહીં યોગ્ય રીતે બંધબેસતું છે પછી હું સ્ક્રુને લોક કરું છું યોગ્ય રીતે બંધબેસતું કર્યા પછી સ્ક્રુ આ સ્થિતિમાં લોક કરેલ છે અને હું જોઈ શકું છું કે આ ખૂણો બરાબર 62 ડિગ્રી છે બરાબર જો કે મને લાગે છે કે આ લાકડાના વર્ક પીસ છે આ 60 ડિગ્રીના ખૂણાના આધારે ઉત્પાદિત થઈ શકે છે આ એન્ગલ 60 ડિગ્રી હોઇ શકે છે બરાબર પરંતુ મશીનિંગમાં માપવામાં ભૂલ અથવા મશીનીંગ ભૂલના કારણે અથવા ઉત્પાદનની ક્ષતિને કારણે ખૂણો 62 ડિગ્રી પર આવી ગયો છે તેથી ઇચ્છિત ઉત્પાદનમાંથી બે ડિગ્રી વિચલન હોઇ શકે છે પરંતુ આ નોંધપાત્ર નથી કારણ કે આને સુધારવાની જરૂર નથી અને આપણે તેને ઠીક કરી રહ્યાં નથી આપણે તેને કોઈ પણ સ્થળે ફિટ કરવાની જરૂર નથી તે ચાવી નથી તે અહીં કામ કરી શકે છે કારણ કે આપણે તેને અહીં જ રાખવું પડશે બરાબર તો આ કોમ્બિનેશન હેડના પ્રોટ્રેક્ટર હેડનો ઉપયોગ છે બરાબર તેથી હવે હું તેને દૂર કરીશ અને બીજો સેટ જોડીશ ત્યાં જવા પહેલાં હું તમને કોમ્બિનેશન સેટનો સ્ટીલ રુલ બતાવવા માંગું છું તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીં માપાંકનો છે આપણી પાસે આ મોટા સ્લોટમાં અહીં કેલિબ્રેશન મી અને ઇંચમાં છે આ સ્લોટમાં આપણી પાસે આમાં એક પિન છે જે આ ચાવી છે અહીં છે અને આ ચાવી દાખલ કરવામાં આવી છે બરાબર હું અહીં બીજું હેડ નિશ્ચિત કરીશ આ સ્ક્વેર હેડ છે હું પિનની દિશા જોઇશ પિન આના જેવી છે જે અહીં દાખલ કરવામાં આવી છે અને એકવાર પિન શામેલ થયા પછી તે પિન સાથે આગળ વધશે બરાબર પિનની દિશા આની જેમ છે તેથી સ્કેલના સ્લોટમાં પિન શામેલ છે તેની ખાતરી કરવા માટે હું તેને અહીં દાખલ કરીશ તે અહીં એક સ્ટીલ રુલ છે તેથી અહીં લંબાઈને એડજસ્ટ કરવા અહીં પિનનું સ્થાન વ્યવસ્થિત કરવા માટે આ એક સ્પ્રિંગ છે બરાબર સ્ક્રુ લોક કરવામાં આવ્યો હતો હા સ્ક્રૂ ઢીલો ના હોય અને તેને અહીં યોગ્ય રીતે ચુસ્ત કરવામાં આવ્યો છે તેથી મેં હવે સ્ક્વેર હેડ ઠીક કર્યું છે સ્ક્વેર હેડ અહીં ચુસ્ત છે તો આ આપણું સ્ક્વેર હેડ છે કોમ્બિનેશન સેટ પરના ગ્રેજ્યુએટેડ રુલ સાથે સ્ક્વેર હેડ ઉંચાઇ અને ઊંડાઈને માપવાની સરળ રીત પ્રદાન કરે છે બરાબર જ્યારે સ્ક્વેર હેડ એક રાઈટ એન્ગલનોકાટખૂણાનો સંદર્ભ પ્રદાન કરે છે તેથી આ કોણ એ કાટકોણ છે તેથી આપણે કોઈ પણ સ્થિતિ પર સ્ક્વેર હેડને નિશ્ચિત કરી શકીએ છીએ હમણાં પૂરતું તે અહીં 15 ની સ્થિતિ પર 15 ની નજીક ફિક્સ કરેલ છે બરાબર જો આ મારું 0 છે તો હું તેને 0 થી ફિક્સ પણ કરી શકું છું પછી હું વધતા વાંચન લઈ શકું છું તેથી પ્રાથમિક જરૂરિયાત એ છે કે સ્ક્વેર હેડનો ઉપયોગ ફક્ત સપાટ સંદર્ભ સપાટી સામે થઈ શકે છે તેથી તેનો ઉપયોગ સ્ક્વેરનેસ જોવા માટે થાય છે તમે ફ્લેટનેસ સ્ક્વેરનેસની વ્યાખ્યા જાણો છો અને સપાટી સપાટ હોવી જોઈએ જોબની સપાટ સપાટી સામે સ્ક્વેર હેડને મજબૂત રીતે પકડવું પડશે અને જ્યાં સુધી તે સંદર્ભ બિંદુને સ્પર્શે નહીં ત્યાં સુધી રુલ ઘટાડવામાં આવે છે આ સ્થિતિમાં રુલ લોક કરી શકાય છે તે પછી આપણે જે જોઈએ તે અંતર અથવા લંબાઈને માપી શકીએ છીએ જોડાણોનો ઉપયોગ કરીને માપનની શ્રેણી પણ વિસ્તૃત કરી શકાય છે આપણે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે સ્ક્વેર હેડ સ્ક્રાઇબર અથવા અંતરને માર્ક કરવા માટે કંઈક હમણાં પૂરતું જો આ સ્ક્વેર હેડની લંબાઈ છે બરાબર હું અહીં કંઈક માર્ક કરી શકું છું પછી હું અહીંથી પ્રારંભ કરી શકું છું જ્યાં માર્કિંગ છે જો અંતર લાંબું હોય તો હું અંતરને માર્ક કરવાનું ચાલુ રાખી શકું છું જો કે આ તપાસવા માટે વપરાય છે આપણે જાણીએ છીએ કે આ સરફેસ પ્લેટ છે તે ચોરસ હોવી જોઈએ તેથી આ સરફેસ પ્લેટની આવશ્યકતા છે તેથી આપણે જોઈ શકીએ કે આ તે ચોરસ છે જો તમે જુઓ ત્યાં કોઈ અંતર નથી અંતર છે કે નહીં તે જોવા માટે આપણે ફીલર ગેજનો ઉપયોગ કરી શકીએ છીએ જો કે મને લાગે છે કે ઓપ્ટિકલ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકાય છે જો હું અહીંથી પ્રકાશ પસાર કરું છું અથવા નીચેથી પ્રકાશ પસાક કરુ અને જો પ્રકાશ પસાર થતો નથી તો તેનો અર્થ એ કે ત્યાં કોઈ અંતર નથી અને જો લાઇટ પસાર થઈ રહી છે તો તેનો અર્થ એ કે ત્યાં થોડું અંતર હોઈ શકે છે જો આપણે એ શોધવાની જરૂર હોય કે ગેપનું મૂલ્ય શું છે હું અહીં ફીલર ગેજ મૂકી શકું છું હું આ સપાટીની સ્ક્વેરનેસને પણ જોઈ શકું છું તે ખરેખર આ પ્લેન અથવા આ સપાટી છે જે લગભગ ચોરસ છે બરાબર તેથી આ સ્ક્વેર હેડની એપ્લિકેશનો છે સ્ક્વેર હેડમાં આ કોણ 45 ડિગ્રી છે આ ખૂણો 45 ડિગ્રી છે આનો ઉપયોગ 45 ડિગ્રી પર કંઈ પણ માર્ક કરવા માટે થઈ શકે છે હું અહીં લીટી રાખી શકું છું અને ઘટક અહીં રાખી શકું છું અને લાઇન 45 ડિગ્રી પર માર્ક કરો આ લાઇન 45 ડિગ્રી છે બરાબર હવે જો હું તેને બીજી બાજુ રાખું છું તો બીજી લાઇનને માર્ક કરવાનો પ્રયાસ કરો અને તેને કેમેરામાં સ્પષ્ટ દેખાય છે આ ફરીથી 45 ડિગ્રી છે તેથી આ ખૂણો 90 ડિગ્રી છે તેથી અહીં જેવી કોઈપણ નિશાનીઓ જ્યાં આપણ ને જરૂર છે સ્ક્વેર હેડનો ઉપયોગ આ હેતુથી થાય છે બરાબર હવે આગલો ભાગ અથવા કોમ્બિનેશન સેટનો ભાગ આ સેન્ટર હેડ છે આ સેન્ટર હેડ છે તેની પાસે અહીં સ્ક્રૂ અને સ્પ્રિંગ પણ છે અને આપણી પાસે ચાવી અંદર છે હું અહીં માપાંકિત સ્કેલ દાખલ કરીશ બરાબર હું તેને કોઈ પણ પોઇન્ટ પર લોક કરી શકું છું આ ખૂણો પણ 45 ડિગ્રી છે જો મારે આ માર્ક કરવાની જરૂર છે તો આ ખરેખર ખૂણાઓને માર્ક કરવા માટે ઉપયોગમાં લેવાતું નથી આ વર્તુળનું કેન્દ્ર શોધવા માટે વપરાય છે તેથી આ સેન્ટર હેડ જોડાણનો ઉપયોગ સ્ટીલ રુલની સાથે કરવામાં આવે છે બાર સ્ટોક અથવા કોઈ પણ ગોળાકાર જોબના આ કેન્દ્રને માર્ક કરવા માટે મારી પાસે આ છે મારી પાસે ખરેખર ચોક્કસ ગોળાકાર જોબ નથી મારી પાસે આ ગોળાકાર બોક્સ અહીં છે તેથી તેનો ઉપયોગ કરી શકાય છે વાસ્તવમાં જોબ નો વ્યાસ સીધો માપાંકિત સ્કેલ પર વાંચી શકાય છે જે જોબ ના કેન્દ્રને સ્ક્રાઇબરનો ઉપયોગ કરીને માર્ક કરવા માટે ઉપયોગી છે તેથી બે બ્લેડ વચ્ચેનો V છે સેન્ટર હેડના કેન્દ્રના બ્લેડ વચ્ચેના આ V થી ગોળાકાર જોબની સચોટ સ્થિતિની સુવિધા આપવામાં આવી હતી ગોળાકાર જોબ અહીં સ્થિત કરી શકાય છે તેથી હવે આ જોબની સામે રહેલા રુલનો ઉપયોગ કરીને સીધા વાંચન લેવાની તુલના કરવામાં આવે ત્યારે માપનની ચોકસાઈમાં મોટા પ્રમાણમાં સુધારો થાય છે આ તમે જાણો છો તે કેન્દ્રને માર્ક કરવાનો એક માર્ગ છે હું આ કેન્દ્રને આ રીતે જોવાનો પ્રયત્ન કરું છું બરાબર હું વ્યાસને આ રીતે જોવાનો પ્રયત્ન કરું છું બરાબર તેથી ખરેખર આ 0 થી 45 છે બરાબર પરંતુ અમને ખાતરી નથી કે આપણે બરાબર કેન્દ્રમાં છીએ કે નહીં તેથી હું આ બાજુથી માર્ક કરું છું વ્યાસ 220 મીમીની નજીક છે બરાબર પરંતુ સેન્ટર ગેજ અથવા સેન્ટર સ્ક્વેરનો ઉપયોગ એ છે કે તે ગોળાકાર જોબને વચ્ચેથી પકડી શકે છે અને અમે તેને આ રીતે મૂકવાથી સીધુ વાંચી શકીએ છીએ જ્યારે હું તેને અહીં લોક કરું છું ત્યારે આ હંમેશાં કેન્દ્રમાં રહેશે અને હું સીધું અહીં વાંચન કરી શકું છું બરાબર જે ખરેખર 120 મીમી છે તો આપણે પણ માર્ક કરી શકીએ છીએ અને હું ઘારુ છું કે કેન્દ્ર ત્યાં નથી આ કેન્દ્ર બિંદુ જો કે તે અહીં આ બોક્સમાં છે જો કેન્દ્ર બિંદુ અહીં નથી તો હું કેન્દ્રને માર્ક કરવા માટે સેન્ટર સ્ક્વેરનો ઉપયોગ કરી શકું છું તે કરવાની રીત છે હું ફક્ત આ સ્કેલ ને અહીં વિસ્તૃત કરીશ એક લીટીને અહીં માર્ક કરીશ બરાબર સ્થિતિ બદલો અને તમે જોઈ શકો છો કે મેં અહીં એક લીટી માર્ક કરી છે બરાબર આપણે બીજી લાઈનને માર્ક કરવા માટે લોકેશન બદલી શકીએ છીએ હવે જે બિંદુએ આ બંને લીટીઓ એકરૂપ છે તે કેન્દ્ર છે આ સ્થિતિથી જે રેખા માર્ક થયેલ છે બીજી લાઇન અન્ય સ્થિતિથી માર્ક થયેલ છે જ્યારે આ બે લાઇનો છેદે છે તે વર્તુળનું કેન્દ્ર છે ખરેખર આ તે વર્કપીસ છે જેમાં કેન્દ્ર પહેલેથી જ ત્યાં હતું કારણ કે આ પ્લાસ્ટિક વર્ક પીસ છે જેમાં આ બિંદુ અહીં છે બરાબર તે અમુક ગોળાકાર જોબ છે જેમાં આપણી પાસે કેન્દ્ર નથી આ કેન્દ્રને માર્ક કરવું એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે તેથી આ કોમ્બિનેશન સેટનો ઉપયોગ છે આપણે સંયોજનોમાં સ્ક્વેર હેડ અને પ્રોટ્રેક્ટર હેડને પણ જોડી શકીએ છીએ જ્યારે આપણે માર્ક કરીએ છીએ ત્યારે આપણે સપાટીની ચોરસતાને તપાસીએ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે કેટલાંક ખૂણાઓને માર્ક કરી શકીએ છીએ તેથી આ એપ્લિકેશન અને કોમ્બિનેશન સેટનો ઉપયોગ છે આગળનું ઇન્સ્ટ્રુમેન્ટ હું અહીં પસંદ કરીશ તે સ્લિપ ગેજ છે સ્લિપ ગેજ એ લંબચોરસ વર્કપીસનો સમૂહ છે તમે જોઈ શકો છો કે આપણી પાસે લંબચોરસ વર્કપીસનો સમૂહ અહીં છે લંબચોરસ ટુકડાઓ સખત એલોયથી બનેલા હોય છે અને સામાન્ય જાડાઈ લગભગ 10 મી મી છે અને ક્રોસ સેક્શન 40 × 10 30 × 10 અને 50 × 10 મી મી સ્ક્વેર હોઈ શકે છે આ કિસ્સામાં આપણી પાસે ક્રોસ સેક્શનમાં જુદા જુદા ફેરફાર છે સામાન્ય રીતે આપણે જે સ્લિપ ગેજનો ઉપયોગ કરીએ છીએ તે 10 × 40 મી મી છે બરાબર તેથી આ સ્લિપ ગેજ બનાવતી કંપનીનું નામ કે એન છે તેથી તેના 112 ટુકડાઓ છે તે M 112 છે જે ગ્રેડ II છે M 112 આ સમૂહ છે બરાબર સ્લિપ ગેજ M 112 છે જેને ગ્રેડ II તરીકે ઓળખવામાં આવે છે અહીં સ્લિપ ગેજના 112 ટુકડાઓ છે ખરેખર સ્લિપ ગેજેસના મટીરીયલમાં સ્ટીલને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે તે સસ્તુ છે ઉત્પાદનમાં મોટાભાગના સ્ટીલ ઘટકોનો ઉપયોગ થતો હોવાથી તેમાં થર્મલ વિસ્તરણનાં કેટલાક ગુણાંક છે સ્લિપ ગેજેસને ઘસારા પ્રતિરોધક બનાવવા માટે હાર્ડનિંગ કરવું જરૂરી છે સ્લિપ ગેજેસમાં ખૂબ સૂક્ષ્મ ચોક્સાઈ સમતલતા અને સપાટીનું ફીનીશીંગ ઉચ્ચ હોવું જોઈએ જો હું આ માંથી કોઈ પણ સ્લિપ ગેજ પસંદ કરું છું તો તમે જોઈ શકો છો કે જે સપાટી ને બીજી સપાટી સાથે જોડવાની છે તે ખૂબ જ સચોટ છે ખૂબ જ સપાટ છે અને સરફેસ ફિનિશ પણ ખૂબ જ સારી છે સ્લિપ ગેજની જાડાઈ લંબચોરસની એક બાજુ પર કોતરવામાં આવી છે તમે અહીં આ વિશિષ્ટતાઓ જોઈ શકો છો સ્લિપ ગેજની જાડાઈ અહીં આપવામાં આવી છે આ સ્લિપ ગેજનું મૂલ્ય 1 1 મી આ નોંધપાત્ર સપાટી નથી નોંધપાત્ર સપાટી બીજી એક છે તેનું ફિનીશંગ ઉચ્ચ હોવું જોઈએ તેથી માપવાની સપાટીઓ વચ્ચેની લંબાઈ સમતલતા અને માપવાની બાજુની સપાટીની સ્થિતિ એ સ્લિપ ગેજની સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતાઓ છે હવે કાર્બાઇડ ગેજ બ્લોક્સનો ઉપયોગ ચઢિયાતા ઘસારા પ્રતિરોધ અને લાંબા જીવન માટે થાય છે તેમની પાસે થર્મલ વિસ્તરણનો ગુણાંક ઓછો છે સ્લિપ ગેજેસ જ્યારે જોડાયેલ હોય છે ત્યારે તે સ્લિપ ગેજેસના રિંગિંગ તરીકે ઓળખાય છે સ્લિપ ગેજેસનું રિંગિંગ વિવિધ રીતે કરી શકાય છે આપણે ફક્ત આ રીતે એક સ્લિપ ગેજ મૂકીએ છીએ બીજું કાટખૂણા પર પછી આપણે એક ફેરવીએ છીએ ખરેખર આપણે આ સ્લિપ ગેજ્સ પકડીએ છીએ એકબીજાની સામે બે સ્લિપ ગેજ અને તે પછી આપણે તેમને રિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેમને રિંગ કરવાનો અર્થ એ કે તેઓ એકબીજા સાથે જોડાશે અને તેમની વચ્ચેની હવા સંપૂર્ણ પણે દૂર થઈ ગઈ છે અને આ એક પ્રકારનાં પરમાણુની સંલગ્નતા છે જે તેમને એક સાથે ચોંટાડી રાખે છે અને તેઓ પડી શકતા નથી તેથી ત્યાં વિવિધ રીતો છે હું ફક્ત ત્યાં એક મૂકી શકું છું અને ફેરવી શકું છું હું એક સ્લિપ ગેજ મૂકી શકું છું જેમ કે હું આને પસંદ કરી શકું છું તેના જેવો બીજો પછી તેને સ્લાઇડ કરો બરાબર પછી ફેરવો બરાબર અને અમુક સ્લિપ ગેજ્સને ચોક્કસ લંબાઈને અંતિમ ધોરણ પ્રદાન કરવા માટે અસ્થાયી રૂપે એક સાથે જોડવામાં આવે છે સ્લિપ ગેજને પસંદ કરવાની મુખ્ય ભૂમિકા એ છે કે કેટલીકવાર ચોક્કસ લંબાઈની આવશ્યકતા હોય છે ધારાધોરણ જાળવવું પડે છે દાખલા તરીકે મારે તપાસવું જરૂરી છે કે મારું વર્નીઅર કેલિપર ચોક્સાઇથી વાંચે છે કે નહીં બરાબર હુ તે શોધી લઇશ અથવા મારે કોઈ ચોક્કસ લંબાઈ શોધવાની જરૂર છે જેમ કે આ પછી હું સાઈન બારનો ઉપયોગ કરીશ માપવાનો જે ખૂણો છે તે તમે જોઇ શકો છો આ ચોક્કસ લંબાઈ દશાંશના ત્રણ સ્થાનો સુધી હોઇ શકે છે કારણ કે લંબાઈ જાળવવી પડે છે તેથી તે ચોક્કસ લંબાઈ પ્રાપ્ત કરવા માટે આપણે સ્લિપ ગેજેસના કેટલાક વિશિષ્ટ સંયોજનને પસંદ કરવાની જરૂર છે બરાબર તેથી રિંગિંગ રોટેટ અને સ્લાઇડ મોડનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને રિંગિંગ એ ખરેખર બે સપાટ સપાટીઓના સંલગ્નતાની ઘટના છે સંલગ્નતાનું બળ એવું છે કે બ્લોક્સનો સમૂહ લગભગ એક જ બ્લોક તરીકે સેવા આપશે પકડ એટલી ચુસ્ત હોય છે કે કેટલીક વાર પડતી વખતે પણ તે અલગ થતી નથી તેથી સપાટીઓ સ્વચ્છ અને સમતલ છે બ્લોક્સને અલગ કરતી ફિલ્મના પાતળા પડની જાડાઇ પણ નજીવી હશે આનો અર્થ એ છે કે જાણીતા પરિમાણોનાં બહુવિધ બ્લોક્સનું સ્ટેકીંગ લઘુત્તમ ભૂલ સાથે એકંદર પરિમાણોને આપશે બરાબર સ્લિપ ગેજ વચ્ચેનું અંતર એ છે દશાંશ પછી ચોથા સ્થાનનો ક્રમ આ 0 0001 તે 110000 મી છે તેથી આટલું અંતર તેમની વચ્ચે છે તેનો અર્થ એ છે કે ભલે હું 5 અથવા 6 સ્લિપ ગેજ અથવા 10 સ્લિપ ગેજ નો ઉપયોગ કરું તે પછી મહત્તમ અંતર 0 0001 હશે જો હું 10 સ્લિપ ગેજ નો ઉપયોગ કરું તો તે 0 001 બરાબર છે બરાબર આ અપર બાઉન્ડ છે જો કે ગેપ ખરેખર આ મૂલ્ય કરતા તદ્દન ઓછી છે તેથી આ સ્લિપ ગેજ જે આપણી પાસે અહીં છે તેમાં 112 ટુકડાઓ છે શ્રેણીઓ આ પ્રમાણે છે જો તમે પ્રથમ પંક્તિ પર જોશો બરાબર તેથી 112 સેટ માટે અમારી પાસે 1 005 કદનું સ્લિપ ગેજ છે આપણી પાસે આ કદનું એક જ ગેજ છે તે પછી આપણી પાસે 1 001 થી 1 009 છે અને આપણી વચ્ચે અંતર છે જ્યાં હું અહીં રેન્જ મૂકીશ સ્ટેપ્સ આ મી મી માં છે અને આ બ્લોક્સની સંખ્યા છે આ 1 005 છે તે એક બ્લોક છે ગેપ સાથે 1 001 થી 1 009 સુધી અથવા સ્ટેપ 0 001 બરાબર છે મને નવ બ્લોક્સ મળશે તમે ત્યાં જોઈ શકો છો આપણી પાસે નવ બ્લોક્સ છે તેથી આપણી પાસે પણ આગળની રેન્જ 0 01 ગેપ સાથે 1 01 થી 1 49 છે આ 01 થી 49 બનાવે છે તે 49 ટુકડાઓ બનાવે છે અને 0 5 થી 24 5 અંતર 0 5 છે તે પણ 49 ટુકડાઓ બનાવે છે તેથી પછી તે 25 ના અંતરે 25 થી 100 છે તેથી આ 25 50 75 100 ચાર ટુકડાઓ બનાવે છે તેથી આ કુલ 10 અને 18 4 12 છે આ કુલ ફક્ત 112 છે કારણ કે તે M 112 હતો જે ગ્રેડ II છે બરાબર તેથી ચાલો હું એક પરિમાણ પસંદ કરવાનો પ્રયાસ કરું બરાબર ચાલો હું જોઉં હું પુસ્તકમાંથી એક પરિમાણ પસંદ કરીશ જે સાવની અને મહાજનનું પુસ્તક છે ચાલો હું આ પરિમાણ 57 895 કરવાનો પ્રયાસ કરું તેથી આ ક્યાં કરવું તે છે કે આપણે જોવું જોઈએ કે આપણી પાસે કયા પ્રકારનાં સ્લિપ ગેજ છે કયા પ્રકારનાં ગેજ્સ ઉપલબ્ધ છે અને શું આપણે આ વસ્તુ ને એક વસ્તુ બનાવી શકીએ બીજી બાબત એ છે કે જો આપણે આ વસ્તુ બનાવી શકીએ જો આપણે આ વસ્તુ ન બનાવી શકીએ આપેલ મૂલ્યની નજીકનું કયુ મૂલ્ય આપણે પ્રાપ્ત કરી શકીશું બરાબર તેથી અમારી પાસે અહીં દશાંશની ત્રણ જગ્યાઓ છે પ્રથમ આપણે તેને સંખ્યાબંધ ભાગોમાં વહેંચવાની જરૂર છે તેથી અમે સંયોજન બનાવી શકીએ છીએ તેથી તે 57 895 છે તેથી મને લાગે છે કે તે 0 જો હું આમાંથી એક સ્લિપ ગેજ અહીં પસંદ કરું છું જે 1 2 3 4 5 અને 6 ની પ્રથમ શ્રેણી છે અમારી પાસે અહીં છ શ્રેણીનો સેટ છે તેથી જો હું શ્રેણીમાંથી 1 005 પસંદ કરું છું તો હું આ સ્લિપ ગેજ 1 005 પસંદ કરીશ તેથી હવે મારી પાસે 57 890 નંબર બાકી છે તેથી તમે બીજું શું જાણો છો જેની સંખ્યા 0 09 છે હું 0 09નું શું કરી શકું હું અહીં 1 09 અથવા 1 39 પસંદ કરી શકું છું 1 39 તે કરવાની વધુ સારી રીત છે જો હું 1 39 પસંદ કરું છું 89 માઇનસ 39 એ 50ની હશે મારી પાસે 57 5 જેવું હશે તેથી હું શ્રેણી 4 માંથી 1 39 પસંદ કરીશ હું આ બીજું સ્લિપ ગેજ 1 39 પસંદ કરીશ બરાબર ચાલો હું તેમને દબાવવાનો પ્રયત્ન કરું તેથી ત્યાં 1 39 છે તેથી પછી મારી પાસે વાંચન 56 89 માઇનસ 1 39 બાકી રહે છે તે ખરેખર હવે છપ્પન પોઇન્ટ છે ઉચાઇ છ પોઇન્ટ 6 5 પહેલાં 56 આગળ હું 0 5 થી 24 5 પસંદ કરી શકું છું જો હું 5 5 પસંદ કરું તો બરાબર તેથી તે 55 5 થશે તેથી 55 5 હું શ્રેણી 5 માંથી પસંદ કરી શકું છું હું કદ 5 5નું સ્લિપ ગેજ પસંદ કરીશ તેથી મેં અહીં 5 5 રેન્જનું બીજું સ્લિપ ગેજ પસંદ કર્યું છે બરાબર 895 મીમી માટે સ્લિપ ગેજ બનાવો 57 895 1 005 Gauge1 ગેજ 1 56 890 1 390 Gauge2 ગેજ 2 55 500 Gague3 ગેજ 3 50 00 50 000 Gauge4 ગેજ 4 00 000 આગળ 55 5 માઇનસ 5 5 મારી પાસે 50 માધ્યમ બાકી છે હું રેન્જ 6 માંથી બરાબર 50 એક પસંદ કરી શકું છું મારી પાસે ફક્ત ચાર સ્લિપ ગેજ છે અને હું આ ઉચાઈ 57 895 કરી શકું છું બરાબર તેથી ચાલો આપણે તેમને રીંગિંગ કરવાનો પ્રયત્ન કરીએ તેથી પ્રથમ એક વસ્તુ રીંગિંગ માટેની મૂળભૂત આવશ્યકતા એ છે કે સપાટી ખૂબ જ સ્વચ્છ હોવી જોઈએ સપાટી લગભગ સપાટ છે તેથી હું મારી ત્વચા સાથે પ્રયાસ કરી રહ્યો છું કારણ કે ત્વચા અહીં સૂકી છે પછી હું તેમને રિંગ કરવાની કોશિશ કરું છું આ 50 વત્તા 5 5 છે મેં 1 39 પસંદ કર્યું છે પછી હું 1 005 પસંદ કરીશ કે હું તેને ઘસુ છું જુઓ હું રિંગ કરતી વખતે તેને ખૂબ જ ચુસ્ત રીતે પકડી રાખું છું નહીં તો તે કદાચ મને ખબર છે કે તે છૂટક છે આનું કારણ તે હોઈ શકે છે કે તે યોગ્ય રીતે સાફ થયેલ નથી હું તેને રિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું હું તેને મારી ત્વચા સાથે ઘસવાનો પ્રયત્ન કરી રહ્યો છું જેથી તે યોગ્ય રીતે સાફ થઈ શકે તે પછી મારે બંને સપાટીને સાફ કરવી પડશે તેને મુખ્ય બ્લોકની સામે ખૂબ જ કડક રીતે પકડી રાખો તેથી આ તે ઉચાઇ છે જે આપણે પ્રાપ્ત કરી છે જે 57 895 છે આગળ મેં આ સ્લિપ ગેજને સપાટી પ્લેટ પર રાખ્યો છે હું અંતર ને માપવા નો પ્રયત્ન કરીશ જે 57 895 હતું તેથી ચાલો હું અહીં અંતર જોઉં બરાબર હું સ્ક્રૂને લોક કરીશ તેથી આ અંતર વર્નીઅર કેલિપર સાથે 57 895 છે અમને આ મૂલ્ય મળી શકતું નથી જો કે મૂલ્ય વર્નીઅર કેલિપર સાથે મળે છે મૂલ્ય સત્તાવન પોઇન્ટની નજીક હશે તે 57 90ની નજીક હોવું જોઈએ કારણ કે ઓછામાં ઓછી ગણતરી વર્નીઅર કેલિપરની 0 02 છે તેથી તે 57 891 વાંચી શકશે નહીં તેથી આ અંતર પણ વર્નીઅર કેલિપર્સ માપી શકે છે કે જેની સંવેદનશીલતા છે અથવા જેની ઓછામાં ઓછી ગણતરી 0 પરંતુ આ વર્નિઅર કેલિપર કે જે આપણે હમણાં પકડી રાખ્યું છે તેની પાસે ઓછામાં ઓછી ગણતરી માત્ર 0 02 મી તેથી તે બરાબર ગણતરી કરી શકશે નહીં જો તે 57 90 ની વાત આવે તો પણ આપણે માની શકીએ છીએ કે આપણું વાંચન એકદમ નજીક છે તેથી મને લાગે છે કે તે 57 90 કરતા માત્ર 0 005 ઓછું છે તે એકદમ નજીક છે તો ચાલો હું અહીં વર્નીઅર કેલિપરમાં અંતર જોઉં આપણે જોઈ શકીએ કે તે બરાબર 57 90 છે જે મુખ્ય સ્કેલ વિભાગ માં 57મુ વાંચન છે બરાબર અને વત્તા આપણી પાસે 45મું વાચન 0 02 સાથે જોડાય છે જે આ 57 મી જેટલું છે તેથી આ સ્લિપ ગેજ નો ઉપયોગ છે સ્લિપ ગેજ પરમાણુ બળોના સંલગ્નતા ના સિદ્ધાંત નો ઉપયોગ કરે છે જ્યારે ગેપ સંપૂર્ણ પણે દૂર થાય છે ખૂબ જ સારી સરફેસ ફિનિશ અને ફ્લેટનેસને લીધે સંલગ્નતાનું બળ ધાતુના ટુકડાઓને એકબીજા સાથે જોડી રાખે છે બરાબર હવે આ સ્લિપ ગેજ નો ઉપયોગ સાઈન બાર સાથે મળીને પણ કરી શકાય છે આગળ હું તે પગલા પર આગળ વધીશ તો આગળ સાઇન બાર છે આ સાઈન બાર છે સાઇન બાર આપેલ એન્ગલને પ્રાપ્ત કરવા માટે જમણા ખૂણાની બે બાજુઓની લંબાઈ ના રેશિયો ના સિદ્ધાંત નો ઉપયોગ કરે છે તે સાઈન બાર તરીકે ઓળખાય છે કારણ કે આપણે કોણની સાઇન લઈએ છીએ આપણે તે કેવી રીતે કરી શકીએ હું તે પહેલાં ફક્ત ગણતરી ઓ બતાવીશ ચાલો અહીં આ ટૂલ ના ઘટકો જોઈએ તેથી સાઇન બાર ના આ બે અંતિમ તબક્કાઓ છે અને આ એકદમ ચોરસ છે બરાબર આ ચોરસ હોવું જોઈએ અને અહીં બે રોલરો છે રોલરનો હેતુ એ છે કે જો હું તેને કોઈ પણ ખૂણા પર ખસેડીશ તો પણ આ લંબાઈ હંમેશાં સમાન રહેશે જેથી પાયાની લંબાઈ સુધીનું કેન્દ્ર તે જ રહેશે બરાબર તેથી તેઓ રીલીફ હોલ છે આ રીલીફ હોલ ત્યાં છે આપણી પાસે અહીં થ્રેડો છે જો આપણે આને પકડવાની જરૂર હોય તો આપણે કેટલાક સ્ક્રૂ અને નટ પણ મૂકી શકીએ છીએ જો કે મોટા સાઈન બાર માટે મોટા કદના સાઈન બાર પણ છે આ ફક્ત 6 ઇંચનો સાઇન બાર છે આપણી પાસે 24 ઇંચ ના સાઇન બાર પણ હોઈ શકે છે જેમાં વજન ઘટાડવા માટે મોટા રીલીફ હોલ હોય છે તેથી આ નીચી સપાટી છે આ ઉપલી સપાટી છે તેથી આ અમુક રોલરો છે તેથી તેમાં વિવિધ પરિમાણો હોઈ શકે છે સરફેસ પ્લેટ પર સાઇન બારનો ઉપયોગ તમે આ સેટ અહીં જોઈ શકો છો આપણે અહીં સ્લિપ ગેજને એડજસ્ટ કરી શકીએ છીએ ખરેખર આપણે જાણીએ છીએ કે આ ખૂણો જો તે θ છે આપણે જાણીએ છીએ કે સાઇન θ તે પરપેન્ડિક્યુલરલંબ ભાગ્યા હાઈપોટેનિયસકર્ણ જેટલું હોય છે તો આ θ છે અને આ અહીંની ઉંચાઇ છે હું આ ઉંચાઇ લઈશ બરાબર સાઇન θ પરપેન્ડિક્યુલર હાઈપોટેનિયસ તો આ પરપેન્ડિક્યુલર અને હાઈપોટેનિયસ તે ખરેખર આ મૂલ્ય છે આ ઉંચાઇ છે હું વધુ સારી રીતે અહીં ઉંચાઇ મૂકીશ અને આ મારો હાઈપોટેનિયસ છે બરાબર તેથી આ ગણતરી કરી શકાય છે તેથી આ ઉંચાઇની ગણતરી કરતી વખતે આપણે જોઈ શકીએ છીએ કે કોણ યોગ્ય છે કે નહીં તે અહીં ડાયલ ગેજની મદદથી ચકાસી શકાય છે બરાબર મેં અહીં એક સેટ અપ કર્યું છે તેથી આપણે આ સપાટીના ખૂણાને માપવાની જરૂર છે આપણે કોણ માપવાની જરૂર છે તેથી મેં અહીં એક સ્પીકર પસંદ કર્યું છે તેમાં વિવિધ સપાટ સપાટી અને ખૂણા પર વિવિધ સપાટીઓ છે મેં આ સપાટી અહીં પસંદ કરી છે આ સપાટીના આધારે મેં એંગલની ગણતરી કરી છે જે લગભગ 18 ડિગ્રી હતો અને ઉંચાઇ 43 મીમીની નજીક આવે છે તેથી આ એક રફ આઇડિયા છે હું સચોટ ગણતરીઓ કરી રહ્યો નથી પરંતુ હું આ સેટિંગ યોગ્ય છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરી શકું છું તેથી મેં અહીં મારું ડાયલ ગેજ નિશ્ચિત કર્યું છે હવે હું આ બેઝલને શૂન્યની નજીક લાવવા માટે ફેરવીશ તેથી મને લાગે છે કે આ ખૂણો યોગ્ય નથી જો હું તેને આ સપાટી પર ખસેડું છું તો ડાયલ ગેજમાં હિલચાલ થાય છે જેનો અર્થ છે કે તમે જાણો છો કે આ એક મોટી હિલચાલ છે જ્યાં સુધી એંગલ બરાબર ન થાય ત્યાં સુધી તે 3 મી મીના તફાવતને ચાલુ રાખશે બરાબર આ સપાટ સપાટી નથી આ બાબત એ છે કે ડાયલ ગેજ ખૂબ આગળ વધતું હોવું જોઈએ નહીં બરાબર અમને જરૂરી ચોકસાઈના આધારે નાના હલનચલનની મંજૂરી આપી શકાય છે પરંતુ આ યોગ્ય ઉંચાઇ નથી તેથી ચાલો હું અહીં સેટ કરેલો સ્લિપ ગેજ બદલીશ તેથી ચાલો હું તેને લગભગ 3 મી મી સુધી ઘટાડવાનો પ્રયાસ કરું અમે જોયું કે નાનું નિર્દેશક આ અંતરમાં લગભગ 3 મી મી ખસેડ્યું છે તેથી મારે ફક્ત ઉંચાઇ ઘટાડવી પડશે તેથી મેં અહીં ઉંચાઇ ને ઘટાડીને સ્લિપ ગેજનો બીજો સેટ બનાવ્યો છે અને તે પછી હું ફરીથી મારો ડાયલ ગેજ અહીં મૂકીશ અને જુઓ કે શું હિલચાલ અહીં છે તેથી અહીં હિલચાલ ઓછી છે તેથી અમુક સમયે આપણે જોઈ શકીએ છીએ કે ડાયલ ગેજ હિલચાલ 0 બરાબર હોવી જોઈએ આ સેટઅપમાં થોડો સમય લાગી શકે છે બરાબર આપણે ઉંચાઇ શોધવાની જરૂર છે અને આપણે એંગલને પણ તપાસવાની જરૂર છે તેથી આ સાઈન બારનો ઉપયોગ છે તેથી સાઇન બાર સાઇનના સિદ્ધાંત પર આધારિત છે હાઈપોટેનિયસ ભાગ્યા આધાર પર પરપેન્ડિક્યુલર તેથી નાના કદના ઘટકોના ખૂણાને તપાસવા માટે સ્લિપ ગેજેસના યોગ્ય સંયોજન દ્વારા સાઈન બાર સપાટી પ્લેટ પર આશરે નજીવા કોણ પર સેટ કરવામાં આવે છે અને તે ઘટકોની આખી લંબાઇ ઉપર ખસેડવામાં આવે છે તેથી જો ઉપર ની સપાટી માં સમાંતર માં ભિન્નતા હોય તો આ રીતે ડાયલ ગેજ ખસશે અને વાંચન યોગ્ય રહેશે નહીં તેથી સાઈન બાર નો ઉપયોગ એ છે કે સતત કોણ ભૂલ ને ચકાસવા માટે કાર્યકારી સપાટી અને સિલિન્ડર અક્ષ ના કારણે થાય છે જ્યારે કાર્યકારી સપાટી અને સિલિન્ડર અક્ષ સમાંતર ન હોય ત્યારે આ સતત કોણ ભૂલ છે તેથી સાઇન બાર નો ઉપયોગ ઓળખવા માટે કરી શકાય છે આ ખૂણાનું મૂલ્ય શું છે હવે અહીં બીજો ઉપયોગ છે કે તેનો ઉપયોગ પ્રોગ્રેસીવ એંગલ ભૂલ શોધવા માટે થઈ શકે છે તેથી આ ખૂણો સિલિન્ડર કેન્દ્ર અંતરને કારણે છે તેથી જો તે પ્રગતિમાં હોય તો કોણ બદલાય છે તે પ્રગતિ કરી રહ્યું છે આનું મૂલ્યાંકન પણ કરી શકાય છે આપણે ગેજ બ્લોક ટોલોરન્સ પણ શોધી શકીએ છીએ ગેજ બ્લોક ટોલોરન્સ એ કેટલાક ગેજ બ્લોક ટોલોરન્સના સંચય છે કેટલીકવાર તે પ્રગતિશીલ ભૂલનો સ્રોત પણ છે તેથી સાઇન બારના આ ચોક્કસ ઉપયોગો છે આ સાથે હું અહીં પ્રયોગશાળા નિદર્શનને બંધ કરવા માંગું છું અને તે પણ આપણે કોઓર્ડિનેટ માપન મશીન પર નિદર્શન સાથે ચાલુ રાખીશું અને આપણે જોવા માટે સપાટીના ખરબચડાપણાના પરીક્ષક જેવા કેટલાક અન્ય સાધન પસંદ કરીશું આ વાસ્તવમાં ફક્ત રેખીય અને મૂળ માપદંડ હતું જે હવામાનશાસ્ત્ર પ્રયોગશાળામાં થાય છે જેનો આપણે હમણાં જ અભ્યાસ કર્યો છે અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સી મશીનો શું છે અથવા વિવિધ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે જે માહિતી રેકોર્ડ કરે છે અથવા તો માહિતી છાપે છે આપણે તેમને પણ જોવાની કોશિશ કરીશું તેથી કૃપા કરીને લોજિકલ પ્રશ્નો સાથે આવો અને અમે તમને જવાબ આપવા માટે હંમેશા ખુશ છીએ હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને આ અઠવાડિયાના અંતમાં આપણી પાસે ક્વિઝ હશે અને નિદર્શન પર આધારિત કેટલાક આંકડાકીય પ્રશ્નો છે અથવા અન્ય સૈદ્ધાંતિક પ્રશ્નો પણ અંતિમ પરીક્ષા માં પણ આવી શકે છે તેથી